વાહકો માટે રેસિપ્રોસિટી થીયરમ - II એક ઉદાહરણ પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે રેસિપ્રોસિટી થીયરમ વિશે વાત કરી રહ્યા હતા અને રેસિપ્રોસિટી થીયરમનો ઉપયોગ કરીને આપણે એક ઉદાહરણ હલ કર્યું હતું રેસિપ્રોસિટી થીયરમ સાથે હું એવી સ્થિતિનો સામનો કરું છું જ્યાં મને એક કેસમાં જવાબ ખબર છે અને હું બીજા ચાર્જ વિતરણમાં જવાબ જાણવા માંગું છું થીયરમ મુજબ વાહકોમાં સમાન ભૂમિતિ માટે V12rdVV1surface1dSV21rdVV2surface1dS છે તો તે એક સ્થિતિથી બીજી સ્થિતિ માટે ચાર્જ વિતરણ અથવા પોટેન્શિયલ સાથે સંબંધિત છે અગાઉના વ્યાખ્યાનમાં આપણે જે ઉદાહરણ હલ કર્યું હતું તેમાં એક કંડકટીંગ સ્ફીયર લેવામાં આવ્યું હતું અને કેન્દ્રથી d જેટલા અંતર પર ચાર્જ Q મૂક્યો હતો આ વ્યાખ્યાનમાં હું બીજું એક ઉદાહરણ લઈશ જેના ભાગ વિષે આપણે પહેલા વાત કરી હતી જો હું કોઈ અનંત મોટી વાહક સપાટી લઉં તેને ગ્રાઉન્ડ કરી અને તેની સામે ચાર્જ Q મુકું આપણે ઈમેજ પદ્ધતિ નો ઉપયોગ કરીને આને હલ કર્યું અને શોધી કાઢયું કે સપાટી પર પ્રેરિત ચાર્જ Q બને છે અને પાછળની બાજુ Q ચાર્જ મૂકીને પ્રોબ્લમ હલ થઈ શકે છે તેથી વાહક પર પોટેન્શિયલ 0 બને છે હવે આપણે પ્રશ્ન પૂછીએ પ્રોબ્લમ સમજાવીએ અને કહીએ કે જો હું તેની આગળ હજુ એક અનંત મોટી કંડકટીંગ સપાટી લગાવું તો શું થાય શું તે પણ Q પ્રેરિત કરે છે અને આ પણ ગ્રાઉન્ડેડ છે અથવા કંઈક બીજું થશે આ સમસ્યા થોડી મુશ્કેલ છે કારણકે હવે શું થાય છે જો હું ફરીથી આ સ્થિતિ બનાવું તો ચાલો આ જોઈએ મારી પાસે આ વાહક છે અહીં એક ચાર્જ Q છે મારી પાસે અહીં આ વાહક પ્લેટ છે આ ચાર્જ અહીં પાછળની બાજુ Q બનાવશે અને અહીં Q બનાવશે આ Q અહીં ઈમેજ Q અને આગળ આ રીતે Q બનાવશે અને તેથી આ એક સમાપ્ત ન થતી શ્રેણી બને છે હું તેનો સરવાળો કરી શકતો નથી અથવા બે સપાટી પર ચાર્જ પ્રેરિત કરવા માટે ઈમેજની પદ્ધતિનો ઉપયોગ કરી શકતો નથી અને અહીં રેસિપ્રોસિટી થીયરમ ખૂબ જ કામમાં આવશે તો આપણે બે સ્થિતિઓ બનાવીએ એક જે વાસ્તવિક સ્થિતિ છે જેના માટે હું જવાબ મેળવવા માંગું છું અને બીજી જ્યાં મને જવાબ ખબર છે તેથી ચાલો આપણે પહેલી વાહક સપાટી લઈએ જે ગ્રાઉન્ડેડ છે બીજી વાહક પણ ગ્રાઉન્ડેડ છે બે પ્લેટો વચ્ચેનું અંતર d છે એક પ્લેટના ચાર્જ Q થી ડાબી બાજુની પ્લેટ સુધીનું અંતર x0 છે અને હું જાણવા માંગુ છું કે બે પ્લેટો પર પ્રેરિત ચાર્જ કેટલો છે ચાલો આપણે બીજી સ્થિતિ લઈએ જેમાં મને જવાબ ખબર છે આ સ્થિતિ આવી હશે હું એક પ્લેટ લઈશ જે ગ્રાઉન્ડેડ હશે અને બીજી પ્લેટને પોટેન્શિયલ V આપીશ જો હું બીજી પ્લેટ પર પોટેન્શિયલ V આપું છું તો d જેટલા અંતર પછી પોટેન્શિયલ 0 થઇ જશે અને આ કેસમાં ફિલ્ડ યુનિફોર્મ છે તેથી સપાટીથી x ના અંતરે x પર પોટેન્શિયલ Vdથશે તમે જોઈ શકો છો કે જો x0 છે તો આ V તરફ જાય છે જ્યારે xd હોય છે આ 0 પર જાય છે અને તેમની વચ્ચે તે રેખીય રીતે બદલાય છે આ મારી જાણીતી સ્થિતિ છે આને હું V2 કહીશ ⍴0 નું શું ⍴00 છે 2 નું શું 2 નું કંઈક મૂલ્ય મળશે તેનો અર્થ એ કે અહીં કેટલાક પોઝિટીવ 2 છે કેટલાક નેગેટીવ 2 છે અહીં 20E2છે જ્યા E2 એ આ સ્થિતિનું ક્ષેત્ર તેથી 20 Vd થશે તમે આ બધુ તમારા 12 માં ધોરણના કેપેસિટર પ્રોબ્લમ્સમાં જોઈ ગયા હશો સ્થિતિ 1 માં હું 1 જાણવા માંગું છું આ બીજી પ્લેટ પર હું આને 1 કહીશ તો ચાલો આપણે તેને 1 કહીએ કારણકે બે સપાટીના ચાર્જ સમાન હોવાની જરૂર નથી અહીં V1 કંઈક છે પરંતુ હું ચોક્કસપણે જાણું છું કે સપાટી પર V10 છે કારણકે અહીં પ્લેટો ગ્રાઉન્ડેડ છે જો સ્થિતિ આવી હોય તો અહીં 1Q y - y0 z - z0 છે ચાલો આપણે ઓરિજીન ને અહીં લઈએ જેથી આ સરળ બને તેથી y0 અને z0 એ શુન્ય થશે અને આને હું Q લખી શકું છું મને 1અને 1માં રુચિ છે પ્રોબ્લમ સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે તો આપણી પાસે સ્થિતિ 1 છે જે વાસ્તવિક સ્થિતિ છે સ્થિતિ 2 આપણે બનાવેલ છે અને આપણે સ્થિતિ 2 માં જવાબો જાણીએ છીએ તેનો ઉપયોગ કરીને આપણે સ્થિતિ 1 માં જવાબ શોધીશું તેથી આ કરવા માટે હું ફરીથી સમીકરણ લખીશ V12dVV1surface2dSV21dV V2surface1dS છે V1ની મને ખબર નથી પરંતુ 2 ચોક્કસપણે 0 છે તેથી આ ટર્મ નીકળી જશે V1surface0 છે અને તેથી આ સંપૂર્ણ ટર્મ પણ બહાર નીકળી જશે તો ડાબી બાજુ મને 0 મળે છે જે આના સમાન છે અહીં V2 હોવું જોઈએ આ 2 ની બરાબર છે V2 એ Vd ના બરાબર છે 1 એ Q r xxdVછે અને અહીં V2surfaceછે V12dVV1surface2dSV21dVV2surface1dS 0Vd xdQδr xxdVVq10 q1 Qd ડાબી સપાટી પર V2 જે V છે V કોન્સ્ટન્ટ છે 1ds મને ડાબી સપાટી પર પ્રેરિત ચાર્જ q આપે છે જમણી સપાટી પર V એ 0 છે તેથી તે મને 0 આપે છે તો મેં બધી ટર્મ્સ લખી છે આ V QVq1થશે અહીં ફંક્શનને કારણે x એ x0 બને છે અને આ મને q1 Q d આપે છે V12dVV1surface2dSV21dVV2surface1dS 0Vd xdQ δr xxdVVq10 q1 Qd તેથી જો હું આ કેપેસીટર પર ફરીથી જોઉં આ અંતર x0 હતું અને આના પરની ચાર્જ ઘનતા અથવા q1 Q dથશે તે જ રીતે તમે આ જમણી બાજુ બતાવી શકો છો હું તે અલગ રંગથી બતાવું છું જમણી બાજુ તે Q x0d બનશે તેથી આ તમને રેસિપ્રોસિટી થીયરમની બીજી એપ્લિકેશન આપે છે કે કેવી રીતે તેનો વિવિધ સ્થિતિઓમાં પ્રેરિત ચાર્જીસ શોધવા માટે અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે